તેથી ઇજનેરી ગણિતશાસ્ત્ર 1 પરના વ્યાખ્યાનોમાં તમારું સ્વાગત છે અને આ વ્યાખ્યાન નંબર 24 છે અને આપણે આ ઇમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ વિશે વાત કરીશું તેથી ખાસ કરીને આપણે આજે પ્રકાર 2 ના ઇમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ ના કન્વર્ઝન પર ચર્ચા કરીશું અને છેલ્લા વ્યાખ્યાનમાં આપણે આ કસોટી ઈન્ટિગ્રલ જોયું છે જે ab1x apdx હતું તેથી આ પ્રકાર 2 નું ઇમપ્રોપર ઈન્ટિગ્રલ છે કારણ કે આ ઈન્ટિગ્રેન્ડ અનબાઉન્ડ છે જ્યારે x આ a પર જાય છે તેથી આ ઇન્ટિગ્રલ જે કસોટી ઈન્ટિગ્રલ છે અને આજે આપણે આ ઇન્ટિગ્રલ નો ઉપયોગ અન્ય ઇન્ટિગ્રેલ્સ ના કન્વર્જન્સ ને સાબિત કરવા માટે કરીશું અને જ્યારે p1 હોય આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે તે કડકરૂપે 1 કરતા ઓછું હોય અને આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે જો આ p≥1 તેથી શરૂ કરવા માટે આપણે ફરીથી યાદ અપાવીએ છીએ કે આ પ્રકાર 2 નો ઈન્ટિગ્રલ ઇમપ્રોપર ઈન્ટિગ્રલ છે અને આપણે આ સંકેત નો ઉપયોગ કરીશું જે કહે છે કે આ a વત્તા આ સંકેત નો અર્થ છે f અનબાઉન્ડ બને છે જ્યારે x એ 0 તરફ જાય છે તેથી આ સંકેત નો ઉપયોગ હશે જ્યારે આપણે અહીં b વાપરીશું ઉદાહરણ તરીકે તેનો અર્થ એ કે આ f અનબાઉન્ડ થઈ જાય છે જ્યારે x એ b પર જાય છે તેથી કિસ્સા માટે જ્યારે આપણી પાસે આ ઈન્ટિગ્રલ હોય છે જ્યારે x એ b પર જાય છે ત્યારે f એ અનબાઉન્ડ થઈ જાય છે તે કિસ્સામાં આપણે પાસે આ ઈન્ટિગ્રલ આ સમાન પ્રકારનાં ઈન્ટિગ્રલ હશે અવેજી કરીને તેથી જો તમે અહીં x b t ને અવેજી કરો છો તેથી જો તમે x b t ને અવેજી કરો છો તો તે કિસ્સામાં આ ઈન્ટિગ્રલ આ 0b afb tdt બની જશે જેથી ઓછા ના ચિન્હ સાથે અને પછી જ્યારે x એ a છે તેથી આ t એ b a બનશે અને આ જ્યારે xb તેથી આ 0 થઈ જશે તેથી આ આપણે આ લિમિટ બદલીશું અને આપણે આ મેળવીશું 0b afx dx તેથી આ ઈન્ટિગ્રલ હશે જે ફરીથી ધ્યાનમાં લેશે કે f x અનબાઉન્ડ છે જ્યારે x 0 પર જાય છે તેથી આ પરિસ્થિતિમાં તેથી આપણે આ ઈન્ટિગ્રલ ને ધ્યાનમાં લઈશું જે આ પ્રકૃતિનું ફરી એક છે જેને આપણે આ ચર્ચા તરીકે આ ધોરણ તરીકે લઈએ છીએ કે f તમારું ઇંન્ટીગ્રેન્ડ બાઉન્ડેડ છે જ્યારે દલીલ નીચલી લિમિટ પર જાય છે તેથી આ કિસ્સામાં અહીં જ્યારે t એ 0 ની નજીક આવી રહ્યું છે તેથી આ અનબાઉન્ડ બની રહ્યું છે તેથી તેવી જ પરિસ્થિતિ આપણી પાસેના ઉપરના ઈન્ટિગ્રલ માં છે જ્યારે આ f અનબાઉન્ડ છે જ્યારે x જમણી બાજુથી a તરફ જાય છે તેથી હવે પછીની તરફ જઈએ આપણી પાસે તુલનાત્મકકસોટી હશે એક સમાન જેવું જ છે જે આપણે પહેલાના વ્યાખ્યાનમાં ઈન્ટિગ્રલ પ્રકાર 1 માટે પહેલાથી ચર્ચા કરી દીધું છે અને આ કિસ્સામાં ફરીથી આપણે માની લઈએ છીએ કે આ આપણી પાસે આ ઇનક્વાલીટી છે ફંકશન ax≤b ની વચ્ચે ની વેલ્યુ માટે તેથી આ f નોન નેગેટીવ વેલ્યુ લઈ રહ્યું છે અને g પછી f 0≤f≤g કરતા મોટી વેલ્યુ લઈ રહ્યું છે અને તે કિસ્સામાં આપણી પાસે છે કે જો આ g અહીં મોટો છે કે g મોટા વેલ્યુ લે છે તેથી જો આ ઈન્ટિગ્રલ abgxdx આ કન્વર્ઝ થાય છે તો કુદરતી રીતે ઈન્ટિગ્રલ જ્યાં આ ઈન્ટિગ્રેન્ડ નીચા વેલ્યુ લઈ રહ્યું છે તો પછી abgxdx આ પણ આ કન્વર્ઝ થાય છે બીજું ટર્મ આપણે આ સંબંધ માંથી પણ નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે જો abgxdx વિચલીત થાય છે તો abgxdx વિચલીત થાય છે જો ઈન્ટિગ્રલ નાના એક abfxdx જો તે વિચલીત થાય છે તેથી જ્યારથી આ f એ g કરતાં નીચા વેલ્યુ લઈ રહ્યું છે તેથી જો આ ઈન્ટિગ્રલ વિચલીત થાય છે તેથી સ્વાભાવિક રીતે આ ઈન્ટિગ્રલ મૂલ્ય આ ઈન્ટિગ્રલ કરતાં મોટું હોવાનું માનવામાં આવે છે તેથી ચોક્કસપણે આ પણ વિચલીત થશે તેથી તે એક સરળ તુલનાત્મક કસોટી છે પરંતુ આવા ઇમપ્રોપર ઇન્ટિગ્રલ્સ ના વર્તનને નક્કી કરવા માટે ખૂબ ઉપયોગી છે અહીં બીજી એક અહીં કસોટી છે તેને આપણે તુલનાત્મક કસોટી 2 કહીએ છીએ અથવા તેને લિમિટ કસોટી તુલનાત્મક કસોટી પણ કહે છે અને આ કિસ્સામાં ફરીથી આપણે આ સમાન ઇનઇક્વાલીટી ને ધ્યાનમાં લઈએ છીએ કે f નોન નેગેટીવ વેલ્યુ લઈ રહ્યું છે અને g પછી મોટા વેલ્યુ લઈ રહ્યું છે f 0≤f≤g કરતા તેથી તે કિસ્સામાં આપણે આ fxgx ની ગણતરી કરીશું અને આપણે શોધવા જોઈએ કે કયા g માટે આપણે આ નિષ્કર્ષ અહીં મેળવી રહ્યા છીએ તેથી આપણે અન્ય ફંક્શન લઈશું અન્ય બીજા ફંક્શન f ના આધારે જ્યારે આપણે ઉદાહરણોની ચર્ચા કરીએ ત્યારે આ સ્પષ્ટ થઈ જશે તેથી આ કિસ્સામાં આપણે આજુબાજુની બીજી રીત માટે આપેલ f માટે કેટલાક g પસંદ કરીશું અને આ લિમિટ ની ગણતરી કરીશું માની લો આ લિમિટ fxgxk તો પછી k ના વલ્યુ ના આધારે આપણે ઈન્ટિગ્રલ ની પ્રકૃતિ નક્કી કરી શકીયે છીએ આપેલ ઈન્ટિગ્રલ ની પ્રકૃતિ થી અન્ય ઈન્ટિગ્રલ પ્રકૃતિ નક્કી કરી શકીએ તેથી અહીં ઉદાહરણ તરીકે જો k ≠ 0 તેથી જો તમે લિમિટ તરીકે આ નોન ઝીરો સંખ્યા મેળવતા હોવ તો તેથી તે કિસ્સામાં આ બંને ઈન્ટિગ્રલ અર્થ કે આ abfxdx અને abgxdx સમાન વર્તન કરશે અને કારણ સ્પષ્ટ છે કે જ્યારે x → a આ રેશીયો એ નોન ઝીરો સંખ્યા હોય જેનો અર્થ છે કે તેઓ x → a ની જેમ વર્તે છે અને પછી ત્યાં ઈન્ટિગ્રલ બંને કાં તો વિચલન થશે અથવા આ કિસ્સામાં બંને કન્વર્ઝ થશે અને આ ખૂબ ઉપયોગી છે અને મોટાભાગનાં ઉદાહરણોનો આપણે આ નિષ્કર્ષનો બરાબર ઉપયોગ કરીએ છીએ કે આ k છે જે આ રેશીયો ની આ લિમિટ પછી આપણ ને મળ્યું છે અને પછી કાં તો આ તણાવ ઈન્ટિગ્રલ પર આધારીત છે કે તે કન્વર્ઝ થાય છે અથવા વિચલન થાય છે અન્ય ઈન્ટિગ્રલ અન્ય ઈન્ટિગ્રલ નું વર્તન કે જે આપણે તારણ કરી શકીએ છીએ આગળ જો આપણે ઉદાહરણ માટે આ k 0 મેળવીએ તો આ કિસ્સામાં જે થઈ રહ્યું છે તેનો અર્થ એ કે આ g ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે અને કદાચ આ f કરતા ∞ પર જઈ રહ્યો છે તેથી આપણ ને આ 0 મળ્યું તેથી એવું લાગે છે કે g ને જેવા મોટા વેલ્યુ ધરાવે છે જેમ x→ a તેથી જો આ ઇન્ટિગ્રલ આ કિસ્સા મા કન્વર્ઝ થાય આ g ઇન્ટિગ્રલ તો આપણે કહી શકીએ કે આ ઈન્ટિગ્રલ f પણ કન્વર્ઝ થશે કારણ કે આ લિમિટ અહીં આ g ઝડપથી વિકસશે અને આ એક કારણ છે કે આપણે અહીં આ 0 મેળવીએ છીએ અને તે સ્થિતિમાં જો આ abgxdx કન્વર્ઝ થાય છે તો abfxdx પણ કન્વર્ઝ થશે તેથી પુરાવા વિના આપણે ફક્ત અંતર્મન દ્વારા જ અનુભવી શકીએ છીએ કે આ પરિણામો ધરાવે છે ફરીથી આ બીજી રીત છે કે જો k ∞ તેથી આ કિસ્સામાં આ x→∞ એ ઝડપથી અનબાઉન્ડ થઈ રહ્યું છે આ g ફંકશન અને જો આ g ફંક્શન અહીં વિચલન થાય છે તેથી જો આ g વિચલન થાય છે તો આપણે તે તારણ કાઢી શકીએ કે અન્ય ઇન્ટિગ્રલ જે abfxdx છે જે પણ વિચલન થાય છે તેથી આ સરળ કસોટીથી આપણે ઘણાં ઉદાહરણોની ચર્ચા કરી શકીએ છીએ જ્યાં ઇન્ટિગ્રલ ના આધારે જે આપણે ફક્ત આ કસોટી ઈન્ટિગ્રલ વિષે ચર્ચા કરી છે તેથી આ ખૂબ ઉપયોગી થઈ રહ્યું છે પ્રકાર 1 અંતરાલ માટે બીજી ડિરીક્લેટDirichlet's ની કસોટી હતી આપણે ચર્ચા કરેલી અને ફરીથી આપણી પાસે પણ અહીં સમાંતર કસોટી છે જે વધુ કે ઓછું સરખું છે કે જો આ f ઇન્ટિગ્રલ સમાનરૂપે બાઉન્ડેડ હોય તો તેનો અર્થ એ છે કે કોઈપણ ba abfxdxC∀ba આપણે કોઈ પણ એપ્સીલોન ધન માટે આપણે કોઈ અચળાંક દ્વાર બાઉન્ડેડ કરી શકીએ છીએ તે કિસ્સામાં જો આપણે એમ ધારીએ કે બીજું ફંકશન એ એકવિધ અને બાઉન્ડેડ છે અને 0 સુધી જાય છે જેમ x→a gx0 અને પછી આ ડિરીક્લેટDirichlet's ની કસોટી નિષ્કર્ષ કાઢે છે કે આ ઈન્ટિગ્રલ a થી b આ પ્રોડ્કટ લેતાabfxgxdxપણ કન્વર્ઝ થાય છે તેથી જ્યારે આ ડીરીક્લેટDirichlet's ની કસોટી પણ ઉપયોગી છે જ્યારે આપણી પાસે આ પ્રકારનું બે ઈન્ટિગ્રલ પ્રોડક્ટ છે અને એક આપણે જાણીએ છીએ કે આ એકવિધ છે અને બાઉન્ડેડ છે આ પણ 0 ની નજીક પહોંચે છે અને બીજો એક અહીં આ ઈન્ટિગ્રલ સમાનરૂપે બાઉન્ડેડ છે તેથી તે કિસ્સામાં આપણે આ ડિરીક્લેટ Dirichlet's ની કસોટીનો ઉપયોગ આના કન્વર્ઝન ને સાબિત કરવા માટે કરી શકીએ છીએ જ્યારે આપણી પાસે આ પ્રોડક્ટ ઈન્ટિગ્રેન્ડ માં છે ઉદાહરણ તરીકે આપણે આ ઈન્ટિગ્રલ 03dx3 xx21 ની કન્વર્ઝન ને ચકાસીએ છીએ તેથી જો તમે આ ઈન્ટિગ્રલ ના કન્વર્ઝન ને ચકાસવા માંગતા હો તો આપણે પહેલા એવું ન કરવું જોઈએ કે ઈન્ટિગ્રેન્ડ ઉપલા છેડે અનબાઉન્ડ છે તેથી આપણે આપણી અગાઉની ચર્ચા મુજબ નથી જેની આપણે વાત કરી રહ્યા છીએ તે મારો અર્થ છે તેમ છતાં આપણે વ્યવહાર કરી શકીએ છીએ જ્યારે આપણી પાસે આ ઈન્ટિગ્રલ હોય ત્યારે ઉપલા સીમા પર અનબાઉન્ડ બની રહે છે પરંતુ બીજી રીતે આપણે ફક્ત યોગ્ય અવેજી દ્વારા ફરીથી ફેરવી શકીએ છીએ જેથી આપણું ઈન્ટિગ્રેન્ડ અનબાઉન્ડ થઈ જાય જ્યારે આપણે ઈન્ટિગ્રલ ની આ નીચલી સીમા પર જઈએ તેથી આ 3 x t ને અવેજી કરીને તેથી જો તમે આને એક 3 x t ને અવેજી કરો છો અને તે સૂચવે છે કે dx dt 03dx3 xx2103dtt3 t21 હવે આપણે આ ઈન્ટિગ્રલ ના કન્વર્ઝન વિશે વાત કરી શકીશું અને હવે આપણું ઇન્ટિગ્રેંડ અનબાઉન્ડ થઈ રહ્યું છે જ્યારે આ t એ 0 પર જશે તેથી ઇન્ટિગ્રલ ના નીચેના છેડામાં તેથી હવે આપણે હવે લઈશું તુલના કરવા માટે આ ફંકશન g એ 1t બરાબર છે અને તેનું કારણ આપણે શા માટે 1t લઈએ છીએ તે સ્પષ્ટ છે આ કિસ્સામાં જ્યારે આપણી પાસે આ ફંક્શન હોય છે તેથી આપણું ઇન્ટિગ્રેંડ f અહીં 1t3 t21 છે તેથી આ ઇન્ટિગ્રેંડ હતું અને t એ 0 ની નજીક આવી રહ્યો છે તેથી t એ 0 ની નજીક પહોંચે છે જ્યારે સમસ્યા ક્યાં છે આ 1t સમસ્યા અહીં ઉભી કરે છે ત્યાં આ વર્ગમૂળમાં કોઈ સમસ્યા નથી જ્યારે t એ 0 ની નજીક જાય છે તે બાઉન્ડેડ હોય છે તેથી આ ફંક્શન અનબાઉન્ડ થઈ રહ્યું છે આ 1t ને કારણે તેથી અર્થ આ વર્તણૂક નો જ્યારે t એ 0 ની નજીક આવે ત્યારે આ 1t દ્વારા કહેવામાં આવે છે તેથી આપણે આ ફંક્શન g1t પસંદ કરીશું તેથી આ કારણ છે કે આપણે અહીં લીધું છે આ ફંક્શન 1t હવે આને લઈ ને આપણે ftgt ની ગણતરી કરી શકીએ છીએ તેથી આ ft1t3 t21 છે અને પછી g1t તેથી આ t રદ થશે અને પછી તે કિસ્સામાં જ્યારે t→013 t21 આપણે 110 મેળવીશું તેથી તે કિસ્સા માં આ ઈન્ટિગ્રલ 03dx3 xx21 વિચલિત થાય છે કારણ કે આ ઈન્ટિગ્રલ અહીં 031tdt અને જ્યારે આપણે આ ઇન્ટિગ્રલ લઈએ છીએ કારણ કે હવે આપણે આ ઇન્ટિગ્રલ ને g સાથે તુલનાત્મકકરવા જઈ રહ્યા છીએ કારણ કે આ પરીક્ષણો કહે છે જ્યારે લિમિટ એ નોન ઝીરો સંખ્યા હોય ત્યારે આ અહીં નોન ઝીરો સંખ્યા છે પછી બંને ઇન્ટિગ્રેલ્સ બન્ને નો અર્થ એ છે કે આપણી પાસે આ એક 031tdt છે તેથી આ ઈન્ટિગ્રલ અને આ ઈન્ટિગ્રલ જેનો આપણે કન્વર્ઝન માટે ચકાસીએ છીએ અને મૂળરૂપે આ અહીં આ x ના રૂપમાં હતું આ ફંકશન દ્વારા આપવામાં આવેલા છે તેથી આ ઈન્ટિગ્રલ જેની તુલના આપણે 031tdt સાથે કરી રહ્યા છીએ તેથી આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે તેથી જો આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે તો પછી આ ઇન્ટિગ્રલ પણ ઈન્ટિગ્રલ નું વિચલન થશે અને કુદરતી રીતે આપેલ આ ઇન્ટિગ્રલ 03dx3 xx21 નુ પણ વિચલન થાય છે તેથી સરળ રીતે આ તુલનાત્મકકસોટી દ્વારા આપણે સ્પષ્ટ રીતે ઇન્ટિગ્રલ ના મૂલ્યની ગણતરી કર્યા વિના કહી શકીશું કે આ ઈન્ટિગ્રલ નું વિચલન થાય છે હવે આપણે આ ઇંટીગ્રેલના કન્વર્જન્સ ને ચકાસીશું જ્યાં આપણી પાસે4πsin x 3x πdx છે તેથી હવે આપણી પાસે ફરી આ સમસ્યા છે જ્યારે x એ 0 ની નજીક આવી રહ્યું છે ત્યારે આ ઇન્ટિગ્રેંડ આવી રહ્યું છે અનબાઉન્ડ થઈ રહ્યું છે અને હવે આપણે અહીં કન્વર્ઝન અંગે ચર્ચા કરીશું તેથી અહીં તે જોવાનું સરળ છે કે જો આપણે ઇન્ટિગ્રેન્ડ નું મૂલ્ય આપીએ અને આપણે પહેલાથી જ છેલ્લા વ્યાખ્યાનમાં ચર્ચા કરી છે જેને કન્વર્ઝન કહેવામાં આવે છે તેથી જો તમે જો તમે આ ઇન્ટિગ્રેન્ડ ની મૂલ્ય લઈએ અને તે ઇન્ટિગ્રલ હોવા છતાં પણ આપણે કહીએ કે ઇન્ટિગ્રલ એકદમ કન્વર્ઝ થાય છે તેથી આ કિસ્સામાં પણ આપણે ઇન્ટિગ્રેન્ડ નું આ મૂલ્ય લઈએ છીએ અને આ 1 દ્વારા બાઉન્ડેડ થયેલ છે કારણ કે આ sin x એ 1 બાઉન્ડેડ છે તેથી આ ઈન્ટિગ્રલ આ મૂલ્ય 13x π દ્વારા બાઉન્ડેડ છે sin x 3x π13x π અને આ કિસ્સામાં જ્યારે આપણી પાસે આવું છે અને આપણે કસોટી ઇન્ટિગલ થી જાણીએ છીએ કે આ ઈન્ટિગ્રલ કેવી રીતે વર્તે છે તેથી આ ઈન્ટિગ્રલ 013x πdx આ કન્વર્ઝ થાય છે કારણ કે પાવર 13 છે જે 1 કરતા ઓછી છે તેથી આ ઈન્ટિગ્રલ કોઈપણ પાવર માટે અહીં x ઓછા p x π અહીં કોઈપણ પાવર ને 1 થી ઓછી પાવર આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે તેથી અહીં આપણી પાસે આ પાવર 13 છે તેથી આ કન્વર્ઝ થાય છે અને તે કિસ્સામાં આપણી પાસે છે જે આ ઈન્ટિગ્રલ 4πsin x 3x πdx એકદમ કન્વર્ઝ થાય છે તેથી આપણી પાસે અહીં કન્વર્ઝન છે અહીં અને આનો અર્થ એ છે કે ચોક્કસપણે આ ઈન્ટિગ્રલ કન્વર્ઝન છે કારણ કે આપણી પાસે કન્વર્ઝન છે તેથી કન્વર્ઝન એ ઈન્ટિગ્રલ નું કન્વર્ઝન સૂચિત કરે છે હવે જો આપણી પાસે ત્રીજા પ્રકારનાં ઇમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ છે તેથી તમે ફક્ત યાદ કરવા માટે કે ત્રીજા પ્રકારનું ઇમપ્રોપર ઇન્ટિગ્રલ શું હતું તે પ્રકાર 1 અને પ્રકાર 2 ના ઈન્ટિગ્રલ નું મિશ્રણ હતું તેથી આપણે ઉદાહરણ તરીકે આપણી પાસે આ ઈન્ટિગ્રલ 11xx 1dx છે તેથી અમારી પાસે અહીં બંને કિસ્સા છે આપણે આ અનંતતા ને ઈન્ટિગ્રલ ની બાઉન્ડેડ જોયે છે અને જ્યારે x પણ એ 1 ની નજીક આવી રહ્યું છે ત્યારે આ ઈન્ટિગ્રેન્ડ અનબાઉન્ડ થઈ રહ્યું છે તો આપણી પાસે પ્રકાર 1 ની સાથે સાથે પ્રકાર 2 નું ઈન્ટિગ્રલ છે તેથી આવા ઇમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ આપણે પ્રથમ અને બીજા પ્રકારનાં ઇમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ ની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકીએ છીએ અને પછી આપણે મૂળભૂત રીતે આવા ઇન્ટિગ્રલ્સ નું મૂલ્યાંકન કરી શકીએ છીએ અથવા આપણે આવા ઇન્ટિગલ્સના કન્વર્ઝન વિશે વાત કરી શકીએ છીએ તેથી આ કિસ્સામાં આપણી પાસે એક ઇન્ટિગ્રલ 11xx 1dx છે અને આ આપણે બે ઇન્ટિગ્રેલ માં વિભાજીત કરી શકીએ છીએ તેથી પ્રથમમાં આપણે 121xx 1dx21xx 1dx લીધું છે અને બીજા કિસ્સામાં પછી આપણે 2 થી સુધી લઈ લીધા છે પ્રથમ ઈન્ટિગ્રલ માં આપણી પાસે કોઈ ∞ નથી તેથી તે કિસ્સામાં પરંતુ આ ઇન્ટિગ્રેંડ અનબાઉન્ડ થઈ રહ્યું છે જ્યારે x એ 1 ની નજીક આવી રહ્યું છે તેથી આ છે પ્રકાર 2 ના ઇમપ્રોપર ઈન્ટિગ્રલ પ્રકારનું ઇમપ્રોપર ઈન્ટિગ્રલ છે જેની આપણે ચર્ચા કરી છે અને અહીં આ ઇન્ફીનીટી છે આ સિવાય ફંકશન ને બાઉન્ડ કરવામાં કોઈ સમસ્યા નથી તેથી સંપૂર્ણ રેન્જ 2 થી ∞ અને આ પ્રકાર 1 ના ઇમપ્રોપર ઇન્ટિગ્રલ નું ઇમપ્રોપર ઈન્ટિગ્રલ છે તેથી આપણે આ ઇન્ટિગ્રલ ને બે ભાગોમાં વહેંચ્યો છે પ્રથમ એક પ્રકાર 2 નું ઇમપ્રોપર ઈન્ટિગ્રલ છે બીજો એક પછી પ્રકાર 1 નું ઇમપ્રોપર ઈન્ટિગ્રલ છે અને તે પછી આપણે દરેકના કન્વર્ઝન ને અલગથી ચર્ચા કરી શકીએ છીએ તેથી કન્વર્જન્સ માટે આપણે આ તુલનાત્મક કસોટી નો ઉપયોગ કરીશું અને અહીં પ્રથમ ઈન્ટિગ્રલ માટે જો આપણે પહેલા ચર્ચા કરીશું તેથી આપણે આ ફંકશન 1x 1 લઈશું અને તેનું કારણ સ્પષ્ટ છે જો આપણે આ ઇન્ટિગ્રલ ઉપર એક નજર નાખીશું તો આ કિસ્સામાં આ પ્રથમ ઈન્ટિગ્રલ આપણી પાસે આ ઈન્ટિગ્રેન્ડ 1xx 1 છે જે અનબાઉન્ડ થઈ રહ્યું છે જ્યારે x એ 1 ની નજીક આવી રહ્યું છે તેથી આ પરિબળ અહીં 1x 1 એ x ની નજીક આવતા ફંકશન માં આ અનબાઉન્ડનેસ બનાવી રહ્યું છે તેથી આપણે પસંદ કરીશું કે આપણે ફંકશન સાથે તુલનાત્મકકરીશું જે આપણે આને અહીં g11x 1 લીધેલ છે જો આપણે અહીં 2 નો રેશીયો લઈએ તો f આપણું ઈન્ટિગ્રેન્ડ હતું તેથી અહીં પ્રથમ ઇન્ટિગ્રલમાં f એ 1xx 1 હતું બીજા ઈન્ટિગ્રલ માં g એ 1x 1 છે અને જો આપણે આ fxgx લઈએ અને પછી લઈએ લિમિટ x એ 1 ની નજીક આવે છે આ કિસ્સા માં હવે શું થશે તેથી લિમિટ x એ 1 ની નજીકની આવે છે અને આ fxgx છે તેથી આ 1x ટકી રહેશે બીજો એક રદ કરશે 1x 1 અને જેમ 1 ની નજીક આવે છે આ 1 છે તેથી આપણે અહીં આ રેશીયો ની લિમિટ તરીકે નોન ઝીરો મેળવી રહ્યા છીએ જેનો અર્થ છે કે આ આપેલ ઇન્ટિગલ આ ઇન્ટિગલ અને આ g નો ઈન્ટિગ્રલ છે તેથી ઈન્ટિગ્રલ 121xx 1dx છે તે બંને એકસરખા વર્તન કરશે અને આપણે કસોટી ઇન્ટિગ્રલ થી જાણીએ છીએ કે આ ઈન્ટિગ્રલ 121x 1dx છે આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે તેથી તેથી આપેલ ઇન્ટિગલ પણ આ કન્વર્ઝ થાય છે તેથી આ ઈન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે આપણે તુલનાત્મક કસોટી માંથી જોયું છે કે આ પ્રકાર 2 નું ઈન્ટિગ્રલ ઈન્ટિગ્રેન્ડ કન્વર્ઝ થાય છે હવે આપણે બીજા ઈન્ટિગ્રલ માં જોશું તેથી બીજા ઇન્ટિગ્રલ માટે આપણે ફંક્શન 1x2 પસંદ કરીશું કારણ ફરીથી સ્પષ્ટ છે કારણ કે અહીં ફંક્શન સમસ્યા આ ∞ ને કારણે છે તેથી આપણે આ ફંક્શન ની વર્તણૂક ની તપાસ કરીશું જેમ x એ ∞ ની નજીક આવે છે અને ત્યાંથી આપણે ફંક્શન g ને તુલના માટે લઈશું તેથી જો આપણે આ f અહીં લઈએ જે ઈન્ટિગ્રલ હતું તેથી 1xx 1 તેથી જ્યારે x એ ∞ ની નજીક આવે ત્યારે તે વર્તે છે આ એવું છે કે પહેલા હું આ 1x2 ફરીથી લખીશ અને અહીં હું 11 1x લઈશ તેથી મેં આ x 1 ને આમાં લીધું છે અને હવે જો આપણે વર્તણૂક તરફ નજર નાખીએ જેમ ∞ તરફ આવીએ તો આ ટર્મ અહીં મુશ્કેલી ઉભી કરી રહી નથી કારણ કે x એ ∞ પર જાય છે આ 1 છે અને તેથી આપણી પાસે આ x2 છે તેથી આ ફંકશન ની વર્તણૂક 1x2 જેવી છે જેમ x એ તેથી આપણને અહીં g એ 1x2 તરીકે ફંકશન મળ્યું છે તેથી આ g ને 1x2 તરીકે લઈએ છીએ અને જો આપણ આ લિમિટ મળે છે તુલનાત્મક કસોટી માટે તેથી લિમિટ x એ ∞ પર જાય છે અને આ fxgx તેથી f એ 1xx 1 હતું અને પછી આ g ફરીથી 1x2 છે તેથી આપણી પાસે x નો વર્ગ છે ત્યાં તેથી આ લિમિટ x એ ∞ પર જાય છે અને ફરીથી આપણે આ સામાન્ય x લઈશું તેથી x2 આપણે રદ કરીશું અને આપણી પાસે 11 1x હશે તેથી જેમ જેમ x ઇન્ફીનીટી તરફ જાય છે આ 1 ની નજીક આવશે તેથી આપણી પાસે આ લિમિટ 1 જેટલી છે અને આ કિસ્સામાં ફરીથી સમાન કારણોસર બંને ઈન્ટિગ્રેન્ડ સમાન વર્તશે તો અહીં આપેલ એક આ ઈન્ટિગ્રલ છે અને બીજું આપણું કસોટી ઈન્ટિગ્રલ છે કસોટી ઈન્ટિગ્રલ શું છે 21x2dx કસોટી કરો અને આપણે પહેલેથી જ જાણીએ છીએ કે કસોટી ઇન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે તેથી આ કન્વર્ઝ થાય છે જેથી આ ઇન્ટિગ્રલ કન્વર્ઝ થાય છે અને તેથી આપેલ ઇન્ટિગલ બીજું ઇન્ટિગલ જે પ્રકાર 1 ઇન્ટિગલ હતું જે કન્વર્ઝ થાય છે તેથી હવે આપણે અહીં શું નિરીક્ષણ કર્યું છે કે જમણી બાજુની બંને ઇન્ટિગ્રેલ્સ તે બંને આ તુલનાત્મક કસોટી દ્વારા કન્વર્ઝ થાય છે ખરેખર હવે આ કિસ્સામાં આપણે આ ફંક્શન ને 11xx 1dx નું પણ મૂલ્યાંકન કરી શકીએ છીએ આ જ ઇન્ટિગ્રલ ને બે ભાગોમાં તોડીને જ્યાં પ્રથમ ઇન્ટિગ્રલ એક પ્રકાર 2 નું ઈન્ટિગ્રલ હશે બીજો ઈન્ટિગ્રલ પ્રકાર 1 હશે અને પછી આપણે દરેકનું મૂલ્યાંકન કરી શકીએ છીએ અથવા આપણે હવે આ ઈન્ટિગ્રલ માટે સમાન વિચારણા કરી શકીએ છીએ કે આપણે આ 1ϵ લઈને આને અહીં એક ટાળ્યો છે અને ઉપલી લિમિટ કે જે ∞ હતી આપણે R સંખ્યા દ્વારા બદલી લીધી છે મોટી સંખ્યા R અને આને લેવી છીએ 1R1xx 1dx હવે આપણે આ ઈન્ટિગ્રલ નું પ્રથમ મૂલ્યાંકન કરીશું કારણ કે તે એક પ્રોપર ઈન્ટિગ્રલ છે આપણ ને નીચલા છેડે અને ઉપરના ભાગમાં પણ કોઈ સમસ્યા નથી તેથી અહીં આપણે આને x 1t અવેજી કરીશું અને પછી આપણે સરળતાથી આ ઈન્ટિગ્રલ મૂલ્યાંકન કરી શકીએ તેથી આ અવેજી કરીને તેથી આપણી પાસે આ અવેજીમાં x 1t2 છે એટલે કે આપણી પાસે આ dx2t dt છે તેથી આ કિસ્સામાં આ ઈન્ટિગ્રલ તેથી જો આપણે આ વિશે ચોક્કસ ઈન્ટિગ્રલ ની વાત કરીએ તેથી હવે x એ t21 દ્વારા બદલાઈ જશે અને આ x 1 ને t દ્વારા બદલવામાં આવશે અને આ dx2t dt તેથી આ t રદ થઈ જાય છે અને આ ઈન્ટિગ્રલ ફક્ત 1R21t2dt બને છે જેને આપણે ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ તેથી આ 2t છે તેથી તે ઈન્ટિગ્રલ નું મૂલ્ય છે અને હવે આપણે આ લિમિટ પાછા મૂકી શકીએ છીએ તેથી પ્રથમ આ x તેથી અહીં 2t એ x 1 હતું તેથી અને હવે લિમિટ 1ϵ થી R તેથી હવે આ લિમિટ અહીં મૂકીને આપણને 2 મળે છે અને આ 2R 1 મળ્યા અને પછી ઓછા આ tan ઇન્વર્સ છે અને આ x એ 1ϵ દ્વારા બદલવામાં આવે છે તેથી 1 રદ થાય છે અને આપણ ને મળે છે તેથી આપેલ ઇન્ટિગ્રેલ નું આ મૂલ્ય છે જે અહીં 2R 1 આપવામાં આવે છે તેથી આની સાથે હવે આપેલ ઇન્ટિગ્રલ ઉપર પહોંચી શકીએ છીએ તેથી આ કિસ્સામાં અહીં આ ઈન્ટિગ્રલ અહીં 11xx 1dx મળશે જ્યારે આપણે આ લિમિટ ϵ થી 0 લાઈએ અને R થી ∞ તેથી આ ઈન્ટિગ્રલ માં ઈન્ટિગ્રલ નું મૂલ્ય આપણે લિમિટ R થી અને ϵ થી જેમ ∞ થી 0 સુધી પાસ કરશું તેથી જ્યારે R એ ∞ ની નજીક આવે છે ત્યારે તમે નોંધ લો કે અહીં R એ ∞ ની નજીક આવે છે જે 2 બનશે અને ઓછા આ જ્યારે આ એ 0 ની નજીક આવે છે તેથી 0 જે 0 થશે તેથી આપણી પાસે આ 22 છે તેથી આ મૂલ્ય ફક્ત π હશે તો ફરીથી નહીં તેથી આ અહીં છે tan ઇંન્વર્સ ઇંન્વર્સ પાઇ દ્વારા tan ઇંન્વર્સ ઇન્ફીનીટી તેથી તે 2 હશે અને આ 0 છે અને પછી આપણી પાસે અહીં 2 વખત છે તેથી તેથી આપણે આ પાઇ i અહીં મળ્યું તેથી આ ઇન્ટિગ્રલ નું મૂલ્ય π છે અને આપણે મૂલ્યનું મૂલ્યાંકન કર્યા વિના પહેલાં જોયું છે કે આ કન્વર્જન્ટ ઈન્ટિગ્રલ છે અને અહીં માત્ર એક ટિપ્પણી એ છે કે ઇમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ નું મૂલ્યાંકન કરવા માટે કોઈને સાવચેત રહેવાની જરૂર છે જ્યાં ઇન્ટિગ્રેન્ડ વ્યાખ્યાયિત નથી અથવા તે ઇન્ટિગ્રલ ની રેન્જ ના આંતરિક પોઇન્ટ પર બાઉન્ડેડ નથી તેથી જો આપણી પાસે કોઈ પોઇન્ટ હોય તો અંતિમ પોઇન્ટ નથી જો તમારી વચ્ચે એક પોઇન્ટ હોય કે જ્યાં ઇન્ટિગ્રલ ને મળે છે તે ઈન્ટિગ્રેન્ડ છે અથવા તે નિર્ધારિત નથી તો આપણે મૂલ્યાંકન માટે ખૂબ કાળજી રાખવી પડશે તો ધારો કે આપણી પાસે આ ઈન્ટિગ્રલ a થી abfxdx છે અને આગળ આપણે આપીએ કે f એ પોઈન્ટ c પર અનબાઉન્ડ છે જ્યાં આ a c b તેથી આ કિસ્સામાં આ f એ પોઈન્ટ c પર ક્યાંક અનબાઉન્ડ થઈ રહ્યું છે જે આ ઈન્ટિગ્રલ ની રેન્જ માં છે અને પછી આપણે તેને પોઈન્ટ પર તોડવું પડશે તેથી acfxdxcbfxdx હવે આપણી પાસે પ્રકાર 2 ઇન્ટિગલ ના આ બે ઇંટીગ્રેલ્સ છે તેથી અહીં આ અનબાઉન્ડ થઈ રહ્યું છે જ્યારે x → c અને આ પણ અનબાઉન્ડ થઈ રહ્યું છે જ્યારે x એ c નજીક આવે છે તેથી હવે બે રસ્તાઓ છે કોઈ એક આ લિમિટ મેળવવા વિશે વિચારી શકે છે જેમ કે આપણે આ અને ϵ→0 રજું કરીશું અને આપણી પાસે ac ϵfxdxcϵbfxdx છે તેથી આ બે સ્થળોએ આપણે તે પોઈન્ટ c ϵ અને c ϵ ટાળ્યો છે આપણે બંને સ્થળોએ એકસરખો લીધો છે બીજા કિસ્સામાં જે મૂળભૂત રીતે મૂલ્યાંકન માટે યોગ્ય છે આપણે અહીં પ્રથમ ઇન્ટિગ્રલ માટે એપ્સીલોન લઈએ છીએ અને કારણ કે આ બંને અલગ ઇમપ્રોપર ઇન્ટિગ્રલ્સ છે તેથી આપણે અલગ રીતે વ્યવહાર કરવો જોઈએ તેથી અહીં આપણી પાસે10⁡ac 1fxdx20⁡c2bfxdx છે તેથી આપણે હવે ધ્યાનમાં લીધું છે આ બંને ઇન્ટિગ્રેલ્સ અહીં જુદી જુદી રીતે આપણે એક એપ્સીલોન રજૂ કર્યું છે અને પછી ત્યાં આ મુદ્દાને ટાળીએ છીએ તેથી જ્યારે આપણી પાસે કન્વર્ઝન ઇંટીગ્રેલ્સ હોય તો ત્યાં કોઈ સમસ્યા નથી કે તમે આને લો અથવા આ એક લો આ જ સમાન આવશે તેથી પરંતુ અન્ય કિસ્સાઓમાં આપણને અહીં સમસ્યા છે કારણ કે આ એક વિચલિત ઇન્ટિગ્રલ હોઈ શકે છે અને આ વિચલિત ઇન્ટિગ્રલ હોઈ શકે છે અને તે સ્થિતિમાં મૂલ્ય અલગ હશે તેથી દાખલા તરીકે આપણે અહીં સરળ સમસ્યા ધ્યાનમાં લઈએ છીએ 111x3dx અને આ 101x3dx011x3dx ની બરાબર છે તેથી જો આપણે આ બે ઇન્ટિગ્રેલ્સ લઈએ તો તે કિસ્સામાં જો આપણે અહીં ફક્ત એક ϵ જ રજૂ કરીને આ પ્રથમ અભિગમનો ઉપયોગ કરીએ તેથી શું થશે જ્યારે આપણે આ 1 ϵ1x3dx11x3dx ની ગણતરી કરીએ જે 1212 1 121 12 બનશે તેથી હવે આ રદ થશે અને આ લિમિટ મૂળભૂત 0 હશે પરંતુ જો 1→0⁡ 1 11x3dx2→0⁡211x3dx માંથી પ્રથમ ઈન્ટિગ્રલ નું મૂલ્યાંકન કરો તો શું થશે તે કિસ્સામાં અહીં કોઈ પણ ઈન્ટિગ્રેન્ડ નથી કારણ કે આપણે અહીં બરાબર આ1 મેળવીશું અને જ્યારે 1 એ 0 પર જશે ત્યારે આ અનબાઉન્ડ થશે આ ∞ પર જશે એ જ રીતે આ કન્વર્જન્ટ ઇન્ટિગલ માં પણ નથી આ પણ વિચલન થાય છે અને આ જ કારણ છે આપણે અહીં તેનું મૂલ્યાંકન કરી શકતા નથી કારણ કે આ બંને ઈન્ટિગ્રલ આ સ્થળે દેખાય છે જ્યાં તેઓ વિચલિત થાય છે અને તે અસ્તિત્વમાં નથી પરંતુ જો આપણે અહીં બંને સ્થળોએ એપ્સીલોન લઈને આ ભૂલ કરીએ છીએ તો મૂલ્ય 0 આવશે તેથી નિષ્કર્ષ પર આવીએ તેથી આપણી પાસે આ બે મહત્વપૂર્ણ તુલનાત્મક કસોટી છે તેથી જે અહીં એક હતી જ્યાં આપણે આ 0≤fx≤gxax≤b લઈએ અને પછી આપણે નોંધ્યું છે કે જો આ g કન્વર્ઝ થાય કુદરતી રીતે મોટું આ તો આ એક નાનું છે તે પણ કન્વર્ઝ થાય છે બીજી રીતે જો આ નાનું વિચલન થાય તો આપણે આ નિષ્કર્ષ કાઢી શકીએ કે આ એક મોટું પણ વિચલન થશે તેથી આપણી પાસે આ તુલનાત્મક કસોટી છે abgxdxકન્વર્ઝ ⟹abfxdxકન્વર્ઝ abfxdxવિચલન⟹abgxdxવિચલન અને બીજું આ તુલનાત્મક કસોટી 2 જે ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ ઉપયોગી હતી જ્યાં આપણે બીજું ફંકશન g લઈએ છીએ અને આ લિમિટ ની ગણતરી કરીએ છીએ અને તેઓ આ સંખ્યા k ના આધારે આપણે કન્વર્ઝન ને સમાપ્ત કરી શકીએ છીએ જોવો0≤fx≤gxax≤b અને fxgx k તેથી જો k ≠ 0 બંને ઈન્ટિગ્રેન્ડ abfxdxઅને abgxdx સમાન વર્તે છે અને જો k 0 તો પછી abgxdxકન્વર્ઝ ⟹abfxdxકન્વર્ઝ થાય છે અને જો k ∞ જે સૂચવે છે કે abgxdxવિચલન⟹abfxdxવિચલન તેથી આ તુલનાત્મક કસોટી 2 હતી અને આ તે સંદર્ભો છે જેનો આપણે વ્યાખ્યાનો તૈયાર કરવા માટે ઉપયોગ કર્યો છે અને ખૂબ ખૂબ આભાર